આ વ્યાખ્યાનમા સ્વાગત છે પાછલા વ્યાખ્યાનમાં આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફસાઈકલ વિશે ચર્ચા કરી સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફસાઈકલમા પ્રોજેક્ટ શરૂ કરવાની ધારણા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બનાવવામાં આવે છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફસાઈકલ તેમાં કરવામાં આવતી બધી મૂળભૂત પ્રવૃત્તિઓ અને તેમની વચ્ચેના ક્રમને વ્યાખ્યાયિત કરે છે સોફ્ટવેર ડેવલપમેન્ટ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓનો એક સાહજિક વિચાર છે પરંતુ પછી આપણે જેમ વિવિધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફસાઈકલ જોઈશું તેમ આ પ્રવૃત્તિઓ અલગ અલગ રીતે ગોઠવાયેલી હશે ચાલો આપણે અમુક વિખ્યાત લાઈફસાઈકલ મોડલ જોઈએ આ વ્યાખ્યાનમાં આપણે વોટરફોલ મોડલ V મોડલ ઈવોલ્યુસનરી મોડલ અને પ્રોટોટાઈપીંગ મોડલ વિશે ચર્ચા કરશું પ્રોજેક્ટ મેનેજર માટે પ્રોજેક્ટ લાઈફસાઈકલ ખૂબ જ મહત્વની હોય છે કારણકે લાઈફસાઈકલ પરથી પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટની પ્રગતિનું ટ્રેકિંગ કરી શકે છે કારણકે લાઈફસાઈકલમા વિવિધ માઈલસ્ટોન આવેલા હોય છે અને જેમ માઈલસ્ટોન મળતા જાય તેમ પ્રોજેક્ટ મેનેજર કહી શકે છે કે કેટલી પ્રગતિ થઈ અથવા પ્રોજેક્ટ કયા સ્ટેજમાં છે લાઈફસાઈકલ વિના પ્રોજેક્ટ મેનેજર પાંગડા હોય છે પ્રોજેક્ટ મેનેજર માટે સંચાલન અને નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું થઈ જાય છે અને પ્રોજેક્ટમા કેટલું કાર્ય બાકી છે તેની જાણ રહેતી નથી તેથી પ્રોજેક્ટમાં વિલંબ થાય છે ખર્ચ વધી જાય છે તેથી બધા અસામાન્ય પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજર યોગ્ય લાઈફસાઈકલ મોડલ ઉપયોગ કરે છે અને ડેવલપમેન્ટ ટીમ તેને અનુસરે છે લાઈફસાઈકલ મોડલ વગરના પ્રોબ્લેમ ને 99 પરસેન્ટ કમ્પ્લીટ સિંડ્રોમ કહેવાય છે અહીંયા પ્રોજેક્ટ મેનેજર પાસે પ્રોજેક્ટ ની પ્રગતિ જાણવા માટે બીજો કોઈ રસ્તો હોતો નથી કે સિવાય ટીમ મેમ્બર ને પૂછવું કે તમે કેમ છો તમે કેટલું પૂર્ણ કરેલ છે ખાસ કરીને ડેવલપમેન્ટ ટીમ ખૂબ જ ઉત્સાહિત હોય છે અને સકારાત્મક રીતે જવાબ આપે છે કે મોટાભાગનું કાર્ય અમે પૂર્ણ કર્યું છે ફક્ત થોડી વસ્તુ બાકી છે અને દરેક વખતે તમે તેમને પૂછશો તો તેઓ કહેશે કે પૂર્ણ થવામાં જ છે તેથી પ્રોજેક્ટ મેનેજર વિચારે છે કે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં છે પરંતુ તે સત્ય થી ખૂબ દૂર હોય છે જોકે પ્રોજેક્ટ મેનેજર તેવા શબ્દો સાંભળે કે કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે છતાં પણ તે ઘણા મહિના કે વર્ષ લેશે અને તે 99 પરસેન્ટ કમ્પ્લીટ સિંડ્રોમ કહેવાય છે આ ત્યારે બને છે જ્યારે પ્રોજેક્ટ મેનેજર પાસે પ્રોજેક્ટ ની પ્રગતિ જાણવા માટે બીજો કોઇ રસ્તો નહીં પરંતુ ટીમ મેમ્બર નો અભિપ્રાય લેવો કે તેઓ કેટલે પહોંચ્યા જેવી રીતે આપણે ચર્ચા કરતા હતા કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફસાઈકલ પ્રોજેક્ટ મેનેજર ને વિવિધ માઈલસ્ટોન અને સ્ટેજ માટે મંજૂરી આપે છે કે જેના પૂર્ણ થવા પર મેનેજર પ્રોજેક્ટ ની પ્રગતિ વધારે સારી રીતે જાણી શકે બીજો મહત્વનો મુદ્દો કે જે આપણે લાઈફસાઈકલ મોડલ જોઈએ તે પહેલા ચર્ચા કરીશું તે છે જેવી રીતે પ્રોજેક્ટ પ્રગતિ કરે છે તેમ વિવિધ ડિલિવરીબલ્સ ઉત્પન કરે છે જો આપણે કહીએ કે કામ કરતો પ્રોગ્રામ ડિલિવરીબલ્સ છે તો તે માન્યતા છે જેમ પ્રોજેક્ટ પ્રગતિ કરશે તેમ મોટી સંખ્યામાં ડિલિવરીબલ્સ ઉત્પન કરશે અને તે બધા ડેવલપમેન્ટના બધા પાસાના દસ્તાવેજ છે ઉદાહરણ તરીકે સ્પેસિફિકેશન ડિઝાઇન વગેરે આપણે વોટરફોલ મોડલ V મોડલ ઈવોલ્યુસનરી મોડલ પ્રોટોટાઈપીંગ મોડલ અને સ્પાઇરલ મોડલ ની ચર્ચા કરીશું આ બધાને આપણે ટ્રેડિશનલ મોડલ કહીશું આ ટ્રેડિશનલ પ્રોજેક્ટમાં ઉપયોગ થયેલા છે કે જ્યાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂઆતથી બનાવવાનું હોય પરંતુ સર્વિસ પ્રકારના પ્રોજેક્ટ ખરેખર એજાઈલ મોડલ ઉપયોગ કરે છે આપણે પહેલા વોટરફોલ મોડલ V મોડલ ઈવોલ્યુસનરી મોડલ પ્રોટોટાઈપીંગ મોડલ અને સ્પાઇરલ મોડલ ની ચર્ચા કરીશું આપણે એ શોધ શું કે આ મોડલની ઉણપ શું છે શા માટે તેઓ સર્વિસ પ્રકારના પ્રોજેક્ટ માટે યોગ્ય નથી અને આપણે એજાઈલ મોડલ ની ચર્ચા કરીશું અને આપણે જોઇશું કે કઈ રીતે તેઓ આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળે છે આપણે કહ્યું તેમ સોફ્ટવેર લાઈફસાઈકલ એ સોફ્ટવેર ડેવલપમેન્ટ ના વિવિધ સ્ટેજની શ્રેણી છે ખરેખર તો દરેક પ્રોજેક્ટ ની ફિઝિબિલિટી સ્ટડી થઈ હોય છે જે દરમિયાન નક્કી થયું હોય છે કે આ પ્રોજેક્ટ કરવો કે નહીં રિક્વાયરમેન્ટ એનાલિસિસ સ્પેસિફિકેશન ડિઝાઇન કોડ ટેસ્ટિંગ અને મેઇન્ટેનન્સ તેથી દરેક સોફ્ટવેર ખરેખર આ બધા સ્ટેજ માંથી પસાર થાય છે ફિઝિબિલિટી સ્ટડી રિક્વાયરમેન્ટ એનાલિસિસ સ્પેસિફિકેશન ડિઝાઇન કોડ ટેસ્ટિંગ અને મેઇન્ટેનન્સ ઉત્તમ વોટરફોલ મોડલ સોફ્ટવેર ડેવલપમેન્ટના સાહજિક મોડલ સાથે ખૂબ જ ચોકસાઇથી બંધ બેસે છે અહીંયા બધી પ્રવૃત્તિઓ એક પછી એક કરવામાં આવે છે પહેલા ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરવામાં આવે છે પછી રિક્વાયરમેન્ટ એનાલિસિસ અને સ્પેસિફિકેશન નું કાર્ય હાથ ધરવામાં આવે છે અને એક વખત તે પૂર્ણ થઈ જાય પછી ડિઝાઇન લેવામાં આવે છે અને પછી કોડીંગ અને યુનિટ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે પછી ઇન્ટીગ્રેશન અને સિસ્ટમ ટેસ્ટિંગ હાથ ધરી અંતે મેન્ટેનન્સ ફેજ લેવામાં આવે છે આ સોફ્ટવેર ડેવલપમેન્ટ ના સાહજિક મોડલ સાથે ખૂબ જ ચોકસાઇથી બંધ બેસે છે તેથી તેને ઉત્તમ વોટરફોલ મોડલ કહે છે કારણકે તેના પરથી બીજા બધા લાઈફસાઈકલ મોડેલ બનાવેલા છે આ ઉત્તમ મોડલ છે અને બીજા બધા મોડલ આ મોડલ પરથી મેળવવામાં આવ્યા છે તેથી આ આપણે ચર્ચા કરી રહ્યા હતા તે સોફ્ટવેર ડેવલપમેન્ટ ના વૈચારિક મોડલ અનુસાર છે જો આપણે ઉત્તમ વોટરફોલ મોડલને આકૃતિ સ્વરૂપે દર્શાવીએ તો જુદા જુદા ફેઝ દર્શાવેલા છે જેમકે ફિઝિબિલિટી સ્ટડી રિક્વાયરમેન્ટ એનાલિસિસ સ્પેસિફિકેશન ડિઝાઇન કોડીંગ ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ છે અને ત્યાં એક ફેઝ પરથી બીજા પર ટ્રાન્ઝિશન થયેલ છે કોણે તે જોઈશું તો ધોધની શ્રેણી લાગશે અને તેના પરથી વોટરફોલ મોડલ નામ આવ્યું આ સૌથી સરળ અને સાહજિક મોડલ છે ઉત્તમ વોટરફોલ મોડલ માં આવેલા બધા ફેઝ માંથી કયો ફેઝ વધારે પ્રયત્નો લેશે જો આપણે બધા ફેઝ તરફ જોઈએ તો ફિઝિબિલિટી સ્ટડી અને ટેસ્ટિંગ વચ્ચેના બધા ફેઝને ડેવલોપમેન્ટ ફેઝ કહેવાય છે અને પછી આપણી પાસે મેન્ટેનન્સ ફેઝ હોય છે જે ડેવલપમેન્ટ ફેઝ તરીકે જ ઓળખાય છે કારણકે અહિંયા પ્રોડક્ટ ડેવલપ અને કસ્ટમરને ડીલીવરDeliver થાય છે અને પછી મેન્ટેનન્સ ફેઝ શરૂ થાય છે આ બધા ફેઝમાં જો આપણી ડેવલોપમેન્ટ ફેઝ અને મેન્ટેનન્સ ફેઝ ધ્યાનમાં લઈએ તો પછી મેન્ટેનન્સ ફેઝ સૌથી વધારે પ્રયત્ન વાપરે છે પરંતુ ડેવલપમેન્ટ ફેઝ માં ટેસ્ટિંગ ફેઝ સૌથી વધારે પ્રયત્નો વાપરે છે તમને આશ્ચર્ય થશે કે સાચે જ ટેસ્ટિંગ ફેઝ સૌથી વધારે પ્રયત્નો વાપરે છે જવાબ છે કે આપણે વાણિજ્ય સોફ્ટવેરની ચર્ચા કરીએ છીએ આ કોઈ સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સ નથી અથવા તો સ્ટુડન્ટ એસાઇનમેન્ટ નથી વિદ્યાર્થી ફક્ત ચકાસે છે કે અમુક ઈનપુટ માટે તે કાર્ય કરે છે અને પછી સબમીટ કરી દે છે જ્યારે આપણે વાણિજ્યના સોફ્ટવેરની વાત કરીએ તો તે વ્યાપક પણે ટેસ્ટ થયેલો અને ગુણવત્તા જાળવી રાખેલ હોવી જોઈએ કારણકે અહીંયા ઓર્ગેનાઇઝેશનની નામના જોખમમાં હોય છે તમે ભૂલવાળો સોફ્ટવેર કસ્ટમરને ના આપી શકું અને તેથી બધા અસામાન્ય વાણિજ્ય સોફ્ટવેર માટે મહત્તમ પ્રયત્નો ની જરૂર પડે છે જો આપણે આ પ્રયત્નોને આકૃતિ ના સ્વરૂપમાં દર્શાવીએ તો મેન્ટેનન્સ ફેઝ સૌથી વધારે પ્રયત્નો લે છે પરંતુ પછી બીજા બધા ડેવલપમેન્ટ ફેઝ ના ટેસ્ટિંગ એક છે કે જે સૌથી વધારે પ્રયત્ન લેશે અને પછી કોડીંગ અને રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન આવે છે વધારે પડતા ઓર્ગેનાઇઝેશન તેઓ દ્વારા અનુસરવામાં આવતા સોફ્ટવેર લાઈફસાઈકલ મોડલનું ડોક્યુમેન્ટેશન કરે છે તે ફક્ત બધા ફેઝની ઓળખ અને તે ફેઝમાં થતી પ્રવૃત્તિઓ નથી તે એ પણ બતાવે છે કે આઉટપુટ શું છે અથવા પ્રોજેક્ટના અંતમાં ક્યા ડિલિવરીબલ્સ ઉત્પન્ન થશે કોઈ ફેઝના એન્ટ્રી અને એક્ઝિટ ક્રાઈટેરિયા શું છે અને જુદા જુદા ફેસમાં ડેવલપર દ્વારા કઈ પદ્ધતિઓ ઉપયોગમાં આવશે અને તે પ્રોસેસ મોડલ ઉભૂ કરે છે અને ટીમના સભ્યો માટે મહત્વની રેફરન્સ બુક છે આપણે કહીએ તો આ ઉત્તમ વોટરફોલ મોડલ ખુબ જ સાહજિક મોડલ છે અને બીજા બધા મોડલ અને ડેવલપમેન્ટની પદ્ધતિઓ કે જે ઓર્ગેનાઇઝેશન વિવિધ ફેઝ દરમિયાન ઉપયોગ કરે છે તે આ મોડલ પરથી તારવેલા છે આ બધું પ્રોસેસ મોડલ બુક તરીકે ડોક્યુમેન્ટ કરી ડેવલપરને આપેલ હોય છે અને તેઓએ ડેવલપમેન્ટની પ્રવૃતિઓ હાથ ધરતા પહેલા આ બધું સારી રીતે સમજી લેવું જરૂરી છે વોટરફોલ મોડલ માં ફિઝિબિલિટી સ્ટડી સૌથી પહેલી પ્રવૃત્તિ છે પ્રોજેક્ટ મેનેજર તે ઓળખવું ખૂબ જ જરૂરી છે કે પ્રોજેક્ટ શક્ય છે કે નહીં તેથી ડેવલપમેન્ટ ટીમ દ્વારા તેને હાથ ધરવામાં આવે અને ત્યાં ત્રણ પ્રકારની ફિઝિબિલિટી હોય છે કે જેની પ્રોજેક્ટ મેનેજર ચિંતા કરે છે ત્યાં ફિઝિબિલિટી ના 3 પરિમાણ અથવા 3 પ્રકાર છે કે જેની પ્રોજેક્ટ મેનેજર ચિંતા કરે છે પહેલું કે ટેકનિકલ ફિઝિબિલિટી ડેવલપમેન્ટ ટીમ જોડે આ પ્રોજેક્ટ હાથ ધરવા માટે યોગ્યતા અને ક્ષમતા છે કે નહીં તે માટે પ્રોજેક્ટ મેનેજર એ ડેવલપમેન્ટમાં હાથ ધરવામાં આવતા વિવિધ પાસાઓને સમજવા જરૂરી છેઅને પછી નક્કી કરે છે કે ટીમ કે જે તેની પાસે છે તે ટેકનિકલ રીતે આ પ્રોજેક્ટને પૂર્ણ કરી શકે કે નહીં બીજુ પરિમાણ ઇકોનોમિક ફિઝિબિલિટી છે ઉપલબ્ધ બજેટ આ પ્રોજેક્ટને હાથ ધરવા માટે નફાકારક રહેશે કે નહીં તેને કોસ્ટ બેનીફીટ ફિઝિબિલિટી કહેવાય છે ત્રીજું પરિમાણ શેડ્યુલ ફિઝિબિલિટી છે કે જે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પ્રોજેક્ટ મેનેજર એ અંદાજિત કરેલો સમય છે કસ્ટમર તે સમય સાથે સંમત છે અથવા કસ્ટમરને તે પ્રોજેક્ટ 2 અઠવાડિયામાં પૂર્ણ કરેલો જોઈએ છે અને પ્રોજેક્ટ મેનેજર અંદાજિત કરે છે કે તેને પૂર્ણ કરવા ઓછામાં ઓછા 3 મહિના જોઈએ છે અને પછી પ્રોજેક્ટ મેનેજર કહે છે કે આ પ્રોજેક્ટ શિડ્યુલ પ્રમાણે ફિઝિબલ નથી પ્રોજેક્ટ મેનેજર ત્યારે જ આ પ્રોજેક્ટ ને હાથ ધરવા માટે સંમત થાય છે જ્યારે આ ત્રણ ફિઝિબિલિટી સંતોષાય છે try ઇકોનોમિક ફિઝિબિલિટી માં આર્થિક વિધાન ધ્યાનમાં લેવામાં આવે છે કે આ પ્રોજેક્ટમાં કાર્ય કરવું ફાયદાકારક છે કે નહીં ટેકનિકલ રીતે શક્ય છે કે નહીં શિડ્યુલ પ્રમાણે આ શક્ય છે અને તેના માટે પ્રોજેક્ટ મેનેજર કસ્ટમરને શું કરવું છે તે અંદાજિત રીતે સમજે છે કસ્ટમરને સોફ્ટવેર માંથી શું જોઈએ છે સિસ્ટમમાં ક્યાં ડેટા ઈનપુટ થશે ડેટા પર પ્રક્રિયા થશે અને આઉટપુટ કે જે નિર્માણ થશે અને તેના પરથી પ્રોજેક્ટ મેનેજર નક્કી કરે છે કે કેટલા ડેવલપરને કેટલા સમય માટે કાર્ય કરવું જોઈએ અને તેના પરથી પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ ડેવલપમેન્ટના ખર્ચ નક્કી કરે છે અને તેના પરથી પ્રોજેક્ટના પ્રાયોજક અથવા કસ્ટમર બજેટ પૂરું પાડે છે તેના પરથી પ્રોજેક્ટ મેનેજર શોધે છે કે તે આર્થિક રીતે કરવું યોગ્ય છે કે નહીં અને પ્રોજેક્ટના ભાગરૂપે કરવામાં આવતી પ્રવૃતિઓ પરથી પ્રોજેક્ટ મેનેજર નક્કી કરે છે કે આ ટેકનિકલ રીતે શક્ય છે કે નહીં અને પ્રોજેક્ટ મેનેજર તેમાં લાગતો અંદાજિત સમય નક્કી કરે છે અને તેના પરથી સેડ્યુલ મુજબ તે શક્ય છે કે નહીં પ્રોજેક્ટ મેનેજર ફિઝિબિલિટી સ્ટડી કરવા માટે કંઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ તે સમજવા આપણે એક કેસ સ્ટડી કરશું કારણકે પ્રોજેક્ટ મેનેજર માટે તે ખૂબ જ મહત્વની પ્રવૃત્તિ છે કે પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી સ્ટડી કરે આ કોલફિલ્ડ લીમીટેડ માટે ખાસ પ્રોવીડેંટ ફંડ સ્કીમ છે કોલફિલ્ડ લીમીટેડ કોલસા નું ખોદકામ કરતી કંપની છે અને ખોદકામ ખુબજ જોખમ ભરેલો વ્યવસાય છે સામાન્ય પ્રોવીડેંટ ફંડ સ્કીમ ઉપરાંત માઇનર્સ માટે કંપની ખાસ પ્રોવીડેંટ ફંડ સ્કીમ સૂચિત કરે છે તેના માટે કંપનીએ ઘણી બીડ આમંત્રિત કરી છે અને પ્રોજેક્ટ મેનેજર કંપનીની મુલાકાત લે છે અને કંપનીને શું જોઈએ છે તે સમજે છે તેઓ જોવે છે કે કોલફિલ્ડ લીમીટેડ પાસે 50000 વધારે નોકરિયાત છે અને તેમાંના મહત્તમ નોકરિયાત સામાન્ય મજુર છે અને ખોદકામ ખૂબ જ જોખમી વ્યવસાય છે જ્યાં અકસ્માત ખૂબ વધારે છે જોકે ત્યાં પ્રોવીડેંટ ફંડ સ્કીમ પરંતુ સેટલમેન્ટ ટાઈમ ખૂબ વધારે છે અને ખાસ પ્રોવીડેંટ ફંડ સ્કીમ ની જરૂર છે કે જ્યાં ભંડોળ નું વિતરણ તાત્કાલિક થઈ શકે અહીંયા મેનેજર સૌથી પહેલા મુખ્ય ઓફિસ ની મુલાકાત લેશે અને નક્કી કરશે કે સોફ્ટવેર માં મુખ્ય કઈ ફંક્શનાલીટી ની જરૂર છે અને જાણવા મળે છે કે ત્યાં વિવિધ ખોદકામની જગ્યાઓ છે કે જ્યાંથી માઇનર્સ વિશે ડેટા ઈનપુટ થાશે માઇનર્સ ચોક્કસ દિવસો માટે કામ કરે છે અને ખાસ પ્રોવીડેંટ ફંડ સ્કીમમાં દિવસ માટેનો ફાળો આપે છે તેથી પ્રોજેક્ટ મેનેજર અમુક ખોદકામની જગ્યાઓની મુલાકાત લે છે અને શોધે છે કે ક્યા ડેટા ઈનપુટ કેટલા ડેટા ક્યા ફોર્મેટમાં વગેરે અને પછી વૈકલ્પિક ઉકેલ સૂચવે છે ઉદાહરણ તરીકે ત્યાં કદાચ ખોદકામની જગ્યા પર સ્થાનિક ડેટાબેઝ આવેલ હોય અને થોડા અંતરાલે કંપનીની મુખ્ય ઓફિસ માં આવેલ મધ્યસ્થ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવતો હોય અને જ્યારે ખાસ પ્રોવીડેંટ ફંડ સ્કીમમાં દાવો કરવામાં આવે ત્યારે આ ડેટા પરથી સેટલમેન્ટ કરવામાં આવે છે પરંતુ પ્રોજેક્ટ મેનેજર શોધે છે કે ત્યાં થોડો વિલંબ થશે કારણકે તાત્કાલિક કોઈ દાવો સેટલ ના કરી શકાય પરંતુ બીજો ઉપાય એ છે કે સ્થાનિક જગ્યાઓ ફક્ત પોતાનો ડેટા અપલોડ કરે અને તરત જ મુખ્ય ઓફિસમાં અપડેટ થઈ જાય ખાણ પર કોઈ સ્થાનિક ડેટાબેઝ નહીં હોય પરંતુ ત્યાં ફક્ત ડેટા એન્ટ્રી માટેનું સ્થાન હશે કે જ્યાંથી ડેટા સીધો મુખ્ય ઓફિસના સર્વર પર અપડેટ થઈ જશે પરંતુ અહીંયાં મુશ્કેલી એ છે કે ખૂબ જ ભરોસાપાત્ર આદાન પ્રદાનની કડી ની જરૂર હોય છે કારણકે તે તાત્કાલિક ડેટા અપડેટ કરવું જોઈએ જ્યારે બીજો વિકલ્પ છે કે જ્યારે ત્યાં લોકલ ડેટાબેઝ હશે અને કદાચ આદાન પ્રદાનની કડી ભરોસાપાત્ર ના હોય કારણકે ક્યારેક જ મુખ્ય ઓફિસમાં ડેટા અપડેટ કરવામાં આવતો હોય છે આ બંને વિકલ્પ પર પ્રોજેક્ટ મેનેજર કાર્ય કરે છે અને પછી કોલફિલ્ડ ના કાર્યકર જોડે કયો વિકલ્પ યોગ્ય રહેશે બજેટ શું છે તેમાંના દરેક નો કેટલો ખર્ચ થશે ઉપલબ્ધ બજેટ કેટલું છે તેના પર ચર્ચા કરે છે તેના પરથી પ્રોજેક્ટ મેનેજર આગળ વધવું કે નહીં તેનો નિર્ણય કરે છે તેથી આ લાક્ષણિક પ્રવૃતિઓ છે કે જે બને છે જ્યાં પ્રોજેક્ટ મેનેજર સોફ્ટવેરની મુખ્ય જરૂરિયાત શું છે વૈકલ્પિક ઉપાયો કયા છે કે જે જરૂરી ફંક્શનાલીટી ના ઉપાય તરીકે નિર્દેશ કરી શકાય અને આ દરેક વૈકલ્પિક ફંક્શનાલીટીનો ખર્ચ શું છે બધા વિકલ્પોમાંથી ઉત્તમ ઉપાય કયો છે અને તેના પરથી પ્રોજેક્ટ મેનેજર દ્વારા આર્થિક રીતે ફિઝિબલ છે ટેકનિકલ રીતે ફિઝિબલ અને શિડયુલ પ્રમાણે ફિઝિબલ છે કે નહીં તે નક્કી કરાઇ છે તેથી આપણે અહીંયા લખ્યું કે પ્રોજેક્ટ મેનેજર સૌપ્રથમ સંપૂર્ણ પ્રોબ્લેમની સમજણ ઉભી કરે છે ઉપાયની વિવિધ વ્યૂહરચના ઘરે છે અને બધા વૈકલ્પિક ઉપાયનું જરૂરી રિસોર્સ ડેવલોપમેન્ટ ની કોસ્ટ અને ડેવલપમેન્ટના સમયના અનુસંધાનમાં પરીક્ષણ કરે છે અને કોસ્ટ બેનીફીટ એનાલિસિસ કરે છે અને તેની ઉપરથી જો પ્રોજેક્ટ મેનેજરને પ્રોજેક્ટ હાથ ધરવો શક્ય છે અથવા ઊંચી કોસ્ટ રિસોર્સની મર્યાદા ટેકનિકલ કારણ અથવા સમયના કારણે અશક્ય છે તે જાણવા મળે છે ફિઝિબિલિટી સ્ટડી દરમિયાન કોસ્ટ બેનીફીટ એનાલિસિસ ખૂબ જ મહત્વનું છે અહીંયા પ્રોજેક્ટ મેનેજરને બધી કોસ્ટ ઓળખવી જોઈએ કોસ્ટ તરીકે ડેવલપમેન્ટ કોસ્ટ સેટ અપ કોસ્ટ ઓપરેશનલ કોસ્ટ હોઈ શકે અને બધા ફાયદાઓને ઓળખવા જોઇએ કે જેમાં વધારો થાય ઉદાહરણ તરીકે કંપનીને મળતું ફક્ત આર્થિક બજેટ જ ફાયદો ન હોઈ શકે પરંતુ અનુભવ અને તેમણે બનાવેલો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેઓ સોફ્ટવેર વગેરે કોસ્ટ બેનીફીટ એનાલિસિસ ના અંતમાં પ્રોજેક્ટ મેનેજર એ ચકાસવું જોઈએ કે પ્રોજેક્ટને આગળ વધારવાના ખર્ચ કરતા ફાયદા વધારે છે કે નહીં તેથી મેં નહીં ચિત્રાત્મક રીતે દર્શાવ્યું છે કે જો કોસ્ટ કરતા ફાયદાઓ વધારે હોય તો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે કોસ્ટમાં ડેવલપમેન્ટ ઓપરેશનલ સેટ અપ વગેરેનો સમાવેશ થાય છે અને અમુક ગણી શકાય તેવા ફાયદા હોય છે જેવાકે કસ્ટમર કેટલા ચૂકવવા તૈયાર છે પરંતુ ગણી ન શકાય તેવા બેનિફિટ પણ છે જેમકે અનુભવ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવો સોફ્ટવેર વગેરે પ્રોજેક્ટ મેનેજર ની મહત્વની પ્રવૃત્તિઓમાં ની એક પ્રવૃત્તિ છે બિઝનેસ કેસ લખવા આપણે કહ્યું હતું કે બિઝનેસ કેસ લખવા તે ઈનીસીએટીંગ પ્રવૃત્તિઓમાની એક છે એક વખત ફિઝિબિલિટી સ્ટડી હાથ ધર્યા પછી તે પ્રોજેક્ટ મેનેજર ને બિઝનેસ કેસ લખવામાં મદદ કરે છે અહીંયા પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમર્થન આપે છે અને બતાવે છે કે પ્રોજેક્ટ ના ફાયદાઓ કોસ્ટ કરતા વધારે છે અને બિઝનેસના રિસ્ક ની ઓળખાણ આપે છે બિઝનેસ કેસ એ ખૂબ જ મહત્ત્વનું દસ્તાવેજ છે અને બિઝનેસ કેસ લખવા તે પ્રોજેક્ટ મેનેજમેન્ટની ખૂબ મહત્વની પ્રવૃત્તિ છે પ્રોજેક્ટ મેનેજર બનવા ઇચ્છતા કોઈપણ માટે બિઝનેસ લખવાની ક્યારેક તો જરૂર પડે જ છે અહીંયા બિઝનેસ કેસ લખવા માટે પ્રબંધક સારાંશ જરૂરી છે જેવા કે શું જોઈએ છે પ્રોજેક્ટનું બેકગ્રાઉન્ડ બિઝનેસની ઓપ્પોર્ટુનિટી કે આ પ્રોજેક્ટ ક્યા ફાયદા લાવશે જો પ્રોજેક્ટ આપણે ન કરીએ તું શું નુકસાન થશે જેમ પ્રોજેક્ટ પ્રગતિ કરશે તેમ ક્યા ક્યા કોસ્ટ આવશે બેનીફીટ અને ક્યાં રિસ્ક છે અને આ રિસ્કને કેવી રીતે સાંભળવામાં આવશે ઉચ્ચ મેનેજમેન્ટને બિઝનેસ કેસ રજુ કરવામાં આવે છે તેમને પ્રોજેક્ટમાં શું સંકળાયેલું છે તેનું ઓવરવ્યૂ આપે છે તે કંપનીને કેવી રીતે મદદ કરશે અને કોસ્ટ ક્યાં હશે અને બેનીફીટ અને અહીંયા રિસ્ક શું હશે અને રિસ્ક ને સંભાળવાની યોજનાઓ કઈ છે આ એક મહત્વની પ્રોજેક્ટ પ્રારંભની પ્રવૃત્તિ ઘડે છે આ ચર્ચા સાથે આપણે અહીંયા વિરામ લેશે અને પછીના વ્યાખ્યાન આગળ વધશુ